પ્રોડક્ટ સેવા પધ્ધતિ નમસ્કાર મારું નામ જયંતા ચેટર્જી છે અને હું IIT કાનપુરમાં પ્રોફેસર છું અને જેમ તમે જાણો છો અમે આ 8 અઠવાડિયામાં સંચાલન સેવાઓ પર વાતચીત કરી રહ્યા છીએ અને અમે સેવા સંચાલક સેવા ઉધોગ અને આજના અર્થતંત્રમાં તેના મહત્વને લગતા વિવિધ સમકાલીન પ્રશ્નો જોઈ રહ્યા છીએ આજે હું એક રસપ્રદ સમકાલીન ઉધોગના મોડલ પર ધ્યાન કેન્દ્રિત કરીશ મેં આ અભ્યાસક્રમના મારા પરિચયમાં તેમજ છેલ્લા કેટલાક સત્રોમાં આ નવા ઉધોગ મોડલની ચર્ચા કરી છે જે પ્રોડક્ટ સેવા પધ્ધતિનો ખ્યાલ છે જે ટૂંકમાં PSS તરીકે ઓળખાય છે આ ખ્યાલ સરળ છે અને સેવા વિજ્ઞાનને લગતી શાખાઓમાંથી આ ખ્યાલ વિશે વાત કરવામાં આવી છે પરંતુ તાજેતરમાં આ ખ્યાલને પર્યાવરણ પ્રત્યે સભાન હરિયાળી અર્થતંત્રના નમૂના દ્વારા ઉધોગ મોડેલિંગની પસંદગીની પધ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આપણે ચર્ચા કરીશું કે ગ્રહ માટે અને આપણી ભાવિ પેઢીઓ માટે વધુ સારી સ્વચ્છ હરિયાળી દુનિયાનું નિર્માણ શા માટે મહત્વનું છે હવે તમે સ્ક્રીન પર વ્યવસાયનું પરંપરાગત મોડલ જુઓ છો તેથી અમારી પાસે ડાબી બાજુના ઇનપુટ્સ છે જે કાચા માલ તરીકે આવે છે કેટલીકવાર આ કાચા માલને ઘટકો તરીકે કે સબ સિસ્ટમ તરીકે પ્રક્રિયા કરવામાં આવે છે તેથી એટલે કે પ્લાન્ટમાં ઉત્પાદનની કામગીરીમાં કાચો માલ મધ્યમમાં આવે તે પહેલાં કેટલાક મૂલ્યવર્ધન છે પરંપરાગત રીતે કાચો માલ ભલે પેકેજ અનપેકેજ હોય જેવી રીતે કાચું લોખંડ અનપેકેજ અથવા કોલસો અનપેકેજ અથવા પૂર્વ તૈયાર અથવા પ્રી પ્રોસેસ્ડ પેકેજ્ડ ઇનપુટ્સ જેમ કે સ્પોન્જ પેલેટ્સ વગેરે બંને પ્રકાર ઓપરેશન પ્લાન્ટમાં હોય છે અને પછી તેને જુદા જુદા ઉત્પાદન તબક્કાઓ દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે અને આપણે ઉત્પાદનોનું નિર્માણ કરીએ છીએ આ ઉત્પાદનો જેને આપણે FMCG કહીએ છીએ ઝડપથી ગતિ કરતી ઉપભોક્તા સામગ્રી જેમ કે ટૂથપેસ્ટ અથવા સાબુ તે ઔદ્યોગિક ઉત્પાદનો હોઈ શકે છે અથવા તે વ્યવસાયો માટે અથવા કમ્પ્યુટર જેવા વ્યવસાયિક ઉપયોગ માટે જરૂરી ઉત્પાદનો હોઈ શકે છે વગેરે અને પછી તેને તરત જ અથવા વિવિધ પ્રકારની વિતરણ ચેનલો દ્વારા ઉપભોક્તા સુધી લઈ જવામાં આવે છે આ આર્થિક વ્યવસ્થા દ્વારા માલસામાન અને ઉત્પાદનોનો પ્રણાલીગત પ્રવાહ છે તેથી ડાબી બાજુએ જે વ્યવહારો થાય છે તેને ઘણીવાર આપણે વેપાર થી વેપાર કહીએ છીએ કારણ કે તે હજુ પણ ઉત્પાદનની પ્રક્રિયામાં ઇનપુટ તરીકે સેવા આપે છે પરંતુ તેઓ બજારમાં ઉત્પાદન પછીની પ્રક્રિયાથી અને આઉટપુટ તરીકે ઔદ્યોગિક પ્રણાલીઓ પછી ઉપભોક્તા સુધી જાય છે અને આપણે તેને વેપારથી ગ્રાહક પ્રવાહ તરીકે ઓળખીએ છીએ છેલ્લા ઘણા દસકોથી વેપારને ઝડપથી વેગ આપવા માટે સમાન પધ્ધતિ પર સમાન સંસાધનોના સમૂહ પર અથવા સમાન સ્થિર મિલકતની રચના પર મશીનોના સમાન જૂથ સાથે વધુ ઉત્પાદન પર અને અન્ય સાધન સામગ્રી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તેથી ચુસ્ત મૂલ્યના એકત્રીકરણ વધુ ધ્યાન તથા વિવિધ વિભાગો વચ્ચે ગાઢ સહકાર હોવા છતાં છેલ્લા કેટલાક દસકોથી વિશ્વના ઔદ્યોગિક ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કર્યો છે વ્યાપાર વેગ જેને પ્રવેગ કહેવામાં આવે છે અને આપણી પાસે વિવિધ પ્રકારના માલસામાન અને ઉપકરણથી બજારો ઉભરાઈ હતી પરંતુ હવે આપણને ચિંતા છે કે આપણે પ્રકૃતિમાંથી કાચો માલ લઈને તેના પર પ્રક્રિયા કરી બધા પ્રકારની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ અથવા આપણે કામચલાઉ આનંદ માટે કાયમી સમસ્યાનો સામનો કરીએ છીએ અથવા આપણે વધુ સામાન ઉત્પન્ન કરવો વધુ ને વધુ કચરો અને ઘણી વખત વણઉકેલાયેલી સમસ્યા જેમ કે વિવિધ પ્રકારના પ્લાસ્ટિક કચરો બિન બાયોડિગ્રેડેબલ કચરાની પ્રક્રિયા કરીએ છીએ તેથી તમારી સામે રહેલ મૂલ્યની હારમાળાની એક વિશેષતા ધ્યાનમાં લેવી પડશે એટલે કે દરેક તબક્કે માલિકીનું સ્થાનાંતર થાય છે કોલસાના સપ્લાયર અથવા કાચા લોખંડના સપ્લાયર તેની માલિકીનું સ્થાનાંતર સ્ટીલનું ઉત્પાદન કરતા પ્લાન્ટમાં અને સમગ્ર મૂલ્યની હારમાળામાં કરશે જ્યારે સ્ટીલ ઉત્પાદક સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ રસોડાનાં સાધનો અથવા અન્ય સામગ્રીના ઉત્પાદનમાં થશે જેનો ઉપયોગ લોકો કરશે પરંતુ દરેક તબક્કે માલિકીનું પરિવર્તન થશે જો કે નવા ઉદાહરણમાં મૂલ્યની હારમાળાના આ સમગ્ર પ્રશ્નને થોડો અલગ રીતે રજુ કરેલ છે શરૂઆતમાં આ કલ્પના ઉદ્યોગોમાંથી આવી છે જેમ કે ખોદકામમાં પૃથ્વી પર ચાલતી મશીનરી અને અન્ય વિવિધ પ્રકારની બાંધકામ મશીનરી કે જેનો ઉપયોગ તમે મોટા પ્લાન્ટના નિર્માણ માટે અથવા મોટા રહેણાંક સંકુલના નિર્માણમાં કરો છો હવે આવા વિકલ્પમાં જૂના અર્થતંત્રમાં મશીનો ખરીદવામાં આવ્યા હતા તેથી મશીન ઉત્પાદક પાસેથી કોન્ટ્રાક્ટરને અથવા નવા પ્લાન્ટનું નિર્માણ કરતી વખતે કારખાનાને માલિકીનું સ્થાનાંતર કરવામાં આવ્યું હતું બાંધકામના અંતે જ્યારે બધી ઇમારતો અને તમામ પ્લાન્ટની રચના થઈ ગયા હતા ત્યારે આ મશીનોનો વધુ ઉપયોગ નહોતો અને તમે જોશો કે દેશભરના વિવિધ પ્લાન્ટ્સ પર વિવિધ રહેણાંક મોટા રહેણાંક સંકુલોમાં એક ખૂણામાં જૂના મશીનોનો આ વિશાળ ઢગલો કાટ ખાઈ રહ્યો છે જે કોઈ ઉત્પાદક માટે ઉપયોગી રહ્યા નથી અને સમય જતાં તેઓ જંક ઢગલા બની જાય છે અને વેચાઈ જાય છે ઘણી વખત તમારે તેમને તમારી સાઇટ પરથી દૂર કરવા માટે ચૂકવણી કરવી પડે છે કેટલાક હરીફાઈના દબાણ હેઠળ પૃથ્વી પર ચાલતી મશીનરીના ઉત્પાદકો એક સરળ પરંતુ નવીન અને અમુક રીતે દૂરગામી અસરના ઉકેલ સાથે આવ્યા હતા તેઓએ વિચાર્યું કે ગ્રાહક પૃથ્વીને ખસેડતા મશીનમાં રસ નથી પરંતુ ગ્રાહકને તે મશીન દ્વારા આપવામાં આવેલ ઉકેલમાં રસ છે જે છોડ અથવા મકાનનો પાયો બનાવવા માટે પૃથ્વીને દૂર ખસેડે છે તેઓએ વિચાર્યું કે ગ્રાહકને તે મશીનમાં પૃથ્વીને ખસેડતા મશીનમાં બરાબર રસ નથી ગ્રાહકને તે મશીન દ્વારા પ્રદાન કરવામાં આવેલા ઉકેલમાં રસ છે જે છોડ અથવા મકાન માટે પાયો બનાવવા માટે પૃથ્વીને દૂર ખસેડી રહ્યું છે તેથી સામગ્રી દૂર કરી ને જમીન સાફ કરવીનિયત સમય માં યોગ્ય પાયો બનાવવો વગેરે ઉકેલ ગ્રાહકો ઇચ્છતાહતા અને તેમને તે જ ઓફર કરવામાં આવ્યા તેથી ખોદકામ મશીનના વેચાણને ખોદકામ સેવા દ્વારા બદલવામાં આવ્યું હતું તેથી પાછળથી આને સેવાકરણ તરીકે ઓળખવામાં આવ્યું હવે શું ફાયદો હતો ફાયદો એ હતો કે કામના અંતે પ્લાન્ટના એક ખૂણામાં મશીનને હવે કાટ લાગતો ન હતો પ્રોજેક્ટના અંતમાં જ્યારે પાયો બનાવવામાં આવ્યો હતો પૃથ્વી દૂર કરવામાં આવી હતી મશીન દ્વારા મશીનને દૂર કરવામાં આવ્યું હતું અને સપ્લાયરે સાઇટને પુનઃનિર્માણ કરી ફરીથી તેનો ઉપયોગ કર્યો હતો જો મશીન ખરીદવામાં આવ્યું હોય તો પછી જુનું મશીન વેચવાની અથવા જુના ખોદકામ મશીન ખરીદવાની વિવિધ પ્રકારની કાનૂની અને વ્યવસાયિક સમસ્યાઓ થઈ શકે છે પરંતુ આ વિકલ્પમાં ગ્રાહકને ઉકેલ મળી ગયો હતો કે કેટલાક અઠવાડિયામાં પૃથ્વીની કેટલીક માત્રા દૂર કરવાની હતા ગ્રાહકે હવે ચિંતા કરવાની જરૂર નથી કે તે તદ્દન નવા મશીન કે જુના મશીન સાથે કરવામાં આવે છે તેથી યોગ્ય જાળવણી અને સારી સ્થિતિની સાથે મશીનનો વારંવાર ઉપયોગ કરી શકાય છે કોઈ ભંગારના ઢગલાને કાટ લાગતો ન હતો અને ગ્રાહક પાયાનો આધાર શોધી રહ્યા હતા કે જે પૃથ્વીને દૂર કરવા માટે અને જરૂરી નથી કે પૃથ્વી દૂર કરવાના મશીન માટે ઉકેલ માત્ર તેમના સંતોષ માટે હતો ટૂંકમાં આને આપણે પ્રોડક્ટ સેવા મોડલ કહીએ છીએ જેમાં પ્રોડક્ટ અને મશીન છે પરંતુ ગ્રાહક પ્રતિ ટન પ્રતિ કલાક વપરાશના એકમો દીઠ ચૂકવણી કરે છે અને જે મેળવી રહ્યો છે તે સેવા તરીકે અંતિમ ઉકેલ છે તેથી મૂલ્યની આપ લે ઉકેલ અને સેવાના આધારે થાય છે અને માલિકીના સ્થાનાંતરણના આધારે નહીં આ મોડેલે હવે આપણી અર્થવ્યવસ્થાના ઘણા ભાગોને મંજૂરી આપી છે અને એવું કહેવાય છે કે આ મોડલ પુનઃઉપયોગ પર આધારિત રિસાયક્લિંગ પર આધારિત પુનઃઉત્પાદન અથવા પુનઃસોંપણી પર આધારિત છે જે પ્રકૃતિમાંથી લીધેલા પહેલાના મોડલ કરતાં વધુ સારું મોડલ છેકે જે સામગ્રી બનાવે છે અને આખરે કચરાના ઢગલામાં જે વધારો છે તેનો પણ ઉપયોગ કરે છે જો તમે આ નવા મોડલમાં જોશો તો આપણી પાસે પ્રકૃતિમાંથી સતત સ્ત્રોત છે ત્યાં અગાઉની સપ્લાય સાંકળ હશે પરંતુ હવે તેઓ ગ્રીન સપ્લાય સાંકળ સાથે હશે મધ્યમાં પરંપરાગત વ્યવસાયિક કાર્યો હશે પરંતુ ગ્રાહકને સહ નિર્માણમાં સમાવિષ્ટ કરીને માલિકી આધારિત મૂલ્ય વિનિમયના સ્થાનાંતરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે આપણે હવે ઉકેલ આધારિત મૂલ્ય વિનિમય કરીએ છીએ પરિણામે અમે શોધી કાઢ્યું છે કે આ મોડેલ હવે ખૂબ જ પરંપરાગત હલકા ઉદ્યોગોમાં તથા ભારે ઉદ્યોગો અથવા વ્યવસાયિક ઉદ્યોગોમાં વિવિધ રીતે ઉપલબ્ધ છે તેથી તમારે વોશિંગ મશીન ખરીદવાની જરૂર છે અમારી પાસે સારી લોન્ડ્રોમેટ સેવાઓ છે પરંતુ લોકો વપરાશના આધારે એક યુનિટ દીઠ તેમના કપડા ધોવડાવી શકે છે વિવિધ દેશોમાં આજે મોટર વાહનોની ખાનગી માલિકીને પ્રોત્સાહિત કરવાને બદલે ત્યાં કારના એકીકૃત ઉપયોગ વહેંચાયેલ ઉપયોગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે જેની સંખ્યાબંધ પર્યાવરણ પર પ્રતિકૂળ અસરો છે જો તમારી પાસે કાર છે અથવા જો તમને કાર ની જરુરુ પડી તો ત્યારે તમે ફોન કરો છો ને કાર તમને મળી જાય છે તેથી કદાચ તમને કાર રાખવાની જરૂર જણાશે નહીં સિવાય કે તમે ખરેખર કાર ચલાવવાના વ્યવસાયમાં છો અથવા તે તમારો શોખ છે પરંતુ સૌથી વધુ વાસ્તવિક વિકલ્પો છે કે જેનો આધાર મૂલ્ય વિનિમયના ઉપયોગનો આધાર એકમ દીઠ પર હોઈ શકે છે પહેલેથી જ એરક્રાફ્ટ એન્જિનમાં આ એકમાત્ર વ્યવસાય મોડલ છે જે હવે ઉપલબ્ધ છે કારણ કે એરક્રાફ્ટ એન્જીન ઉડવા માટે માઈલેજના આધારે આપવામાં આવે છે અને તેથી એન્જિનમાં કોઈ સમસ્યા હોય એન્જિન રિપેર બદલવું તે તમામ બાબતોનું એન્જિન આપનાર વિમાનના માલિક વિમાની કંપની સેવા માલિક દ્વારા ધ્યાન રાખવામાં આવે છે તેમને એન્જિન રાખવા અને જાળવણી વગેરેની ચિંતા કરવાની જરૂર નથી એ જ રીતે કલાક દ્વારા પાવર એ પણ આજે ખૂબ જ માન્ય બિઝનેસ મોડલ છે તે માત્ર વીજળીનો આપણો નિયમિત રોજિંદા વપરાશ જ નથી જ્યાં આપણે કિલોવોટ કલાક આધારિત વપરાશનો ઉપયોગ કરીએ છીએ પરંતુ પાવરના વિવિધ ઔદ્યોગિક ઉપયોગો છે જ્યાં દરે પાવર કલાકના દરે વેચવામાં આવે છે અને છેલ્લે તમારામાંથી મોટાભાગના લોકો સારી રીતે જાણે છે કે ફોટો કોપી કરવાની સેવાને બદલે હવે ફોટોકોપીયર એ પ્રાપ્તિનો ધોરણ છે તેથી ગ્રાહકોના પરિસરમાં ફોટો કોપી મશીનો પૂરા પાડવામાં આવે છે ગ્રાહક બનાવેલી નકલોની સંખ્યાના આધારે ચૂકવણી કરે છે તેનો અર્થ વપરાશ કરેલ સેવા એકમોની સંખ્યા છે અને ફોટોકોપી મશીન સપ્લાયરની મિલકત છે અને ચોક્કસ સમય પછી તેઓ લે છે તેઓ તેનું પુનઃનિર્માણ કરે છે અને તેનો ફરીથી ઉપયોગ કરે છે અને મૂલ્ય પૂરું પાડવામાં આવે છે તેથી આજના મોડ્યુલના અંતમાં હું તમારી સામે કેટલાક વિચારો રજુ કરું છું તમે આને ફોરમમાં સહભાગિતા માટે અસાઇમેન્ટ તરીકે ધ્યાનમાં લઈ શકો છો તેથી હું સ્પર્ધાત્મક વ્યૂહરચનાના આ નવા સ્વરૂપો પર તમારી સાથે ચર્ચા કરીશું કે તે અમને ગ્રાહકની નજીક જવા માટે કેવી રીતે મદદરૂપ થાય છે ગ્રાહકને આપવામાં આવતા કુલ મૂલ્યમાં પેમેન્ટના એકમ દીઠ કેવી રીતે સુધારો કરે છે અને એકંદરે હું ઈચ્છું છું કે સ્પર્ધાત્મકતા અને વ્યવસાય ચલાવવા માટેના નવા તર્ક તરીકે આ પ્રોડક્ટ સેવા પધ્ધતિ વિશે તમારા વિચારો સાંભળવા ગમશે